છેલ્લા વર્ગમાં આપણે ગોલ સ્ટેક પ્લાનિંગ વિશે જોયું અને આપણે નિરીક્ષણ કર્યું હતું કે તે બેકવર્ડ રિઝનિંગ કરે છે તે હલ કરવા માટેના ગોલ્સ નો સેટ લે છે તેમને સિરીઅલાઇઝ કરે છે અને તેમને એક પછી એક હલ કરવાનો પ્રયાસ કરે છે અને પછી આપણે જોયું કે જેમ સસ્મેન એ કહ્યું છે કે ત્યાં કેટલાક એવા પ્રોબ્લેમ્સ છે જ્યાં તમે સબ ગોલ્સ ને સિરીઅલાઇઝ કરી શકતા નથી અને સ્વતંત્ર રીતે હલ કરી શકતા નથી ત્યાં તમે અંતિમ સમાધાન પર પહોંચતા નથી તમારે વધારાની કામગીરી કરવી પડી શકે છે આજે આપણે એક એવો અભિગમ જોવા માંગીએ છીએ જેને નોન લિનીઅર પ્લાનિંગ કહેવામાં આવે છે તે બીજા ઘણા નામોથી ઓળખાય છે ઘણાં લોકોએ આ તરફ ધ્યાન આપ્યું છે કે તે પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગ તરીકે પણ ઓળખાય છે આ પ્લાન એ એક્શન્સ નો પાર્શિઅલ ઓર્ડર હોઇ શકે છે તે જરૂરી નથી કે એક્શન્સનો ક્રમ હોય આપણે હજી સુધી કહ્યું છે કે પ્લાન એ એક્શન્સનો ક્રમ છે આપણે એક્શન 1 કરીએ છીએ પછી આપણે એક્શન 2 કરીએ છીએ અને પછી આપણે એક્શન 3 અને તેથી આગળ પરંતુ આ આપણને એક્શન્સ પ્લાન્સ અથવા માન્ય પ્લાન્સ ને એક ઢાંચા તરીકે મંજૂરી આપે છે જે પાર્શિઅલ ઓર્ડર છે જેનો અર્થ એ છે કે એક્શન્સ નો ક્રમ પ્રતિબદ્ધ નથી ઉદાહરણ તરીકે ધારો કે તમારે બહાર જવા માટે બૂટ પહેરવા પડશે તેના માટે તમારે ચાર એક્શન્સ કરવી પડશે ઉદાહરણ તરીકે ડાબું મોજું પહેરો જમણું મોજું પહેરો ડાબું બૂટ પહેરો અને જમણું બૂટ પહેરો હવે તે જરૂરી નથી કે તમે આ ચાર એક્શન્સનો કોઈ ચોક્કસ ક્રમ પસંદ કરો તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે કે તમે ડાબું બૂટ પહેરો તે પહેલાં ડાબું મોજું પહેરવું અને જમણું બૂટ પહેરતા પહેલા જમણું મોજું પહેરવું જ્યાં સુધી તમે આ ક્રમ ને જાળવશો ત્યાં સુધી બાકીનું કોઈપણ ક્રમમાં થઈ શકે છે તે અર્થમાં આ પ્રકારનું આયોજન લીસ્ટ કમીટમેન્ટ પ્લાનિંગ તરીકે પણ ઓળખાય છે અને આનો અર્થ એ છે કે પ્લાન બનાવવાની પ્રક્રિયામાં તમે ખૂબ વધારે કમીટ નહીં કરો આપણે જોશું કે વર્તમાનમાં જે પણ સબ પ્રોબ્લેમનું તમે નિરાકરણ કરી રહ્યા છો તેને હલ કરવા માટે તમારે શક્ય તેટલા ઓછા કમિટમેન્ટ્સ કરવાની જરૂર છે આને પ્લાન સ્પેસ પ્લાનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે આ કલ્પનાથી પરિચિત છીએ આપણે સોલ્યુશન સ્પેસ પ્લાનિંગ વિશે વાત કરી છે આપણે જોયું ઉદાહરણ તરીકે જ્યારે તમે SAT અથવા TSP જેવા પ્રોબ્લેમ્સનું સમાધાન લાવવા માંગતા હો ત્યારે તમે કેન્ડિડેટ સોલ્યૂશન બનાવશો અને તે થોડું અવ્યવસ્થિત થાય અથવા આપણે જોયું કે જ્યારે આપણે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ ની મદદ થી TSP કરી રહ્યા છીએ ત્યારે તમે પાર્શિઅલ સોલ્યૂશન્સ સાથે કામ કરો છો તમે શરૂઆતમાં બધી શક્યતાઓ ના સેટ થી શરૂ કરો અને પછી ધીમે ધીમે તેમને સબસેટ માં વહેંચો આખરે તમે જોઈ રહ્યા છો તે સોલ્યૂશન્સ ની જગ્યામાં છે પ્લાન સ્પેસ પ્લાનિંગ મૂળભૂત રીતે પાર્શિઅલી સ્પેસિફાઇડ પ્લાન્સ સાથે કાર્ય કરે છે ત્યાં એક રિફાઇનમેન્ટ ઓપરેટર સ્ટેપ છે ત્યાં એક રિફાઇનમેન્ટ સ્ટેપ છે જે પ્લાન્સને સુધારે છે તેમને વધુ સ્પષ્ટ બનાવે છે હવે પાર્શિઅલી સ્પેસિફાઇડ પ્લાન્સ અથવા પાર્શિઅલ પ્લાન ને ફોર ટ્યુપલ તરીકે દર્શાવવામાં આવે છે તે પ્લાનનો ભાગ હોય તેવા એક્શન્સ અથવા ઓપરેટર્સ નો સેટ છે આપણે પ્લાનમાં આ એક્શન્સ ક્યાં આવેલી છે તે વિશે કંઇ કહી રહ્યા નથી આપણે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે આ એક્શન્સ એ પ્લાન નો ભાગ છે અને આ એક્શન્સ પાર્શિઅલ રીતે થઈ શકે છે ઉદાહરણ તરીકે B માંથી A અનસ્ટેક કરો તેના બદલે તમે કહી શકો કે B માંથી x અનસ્ટેક કરો જેનો અર્થ છે કે તમે મૂળભૂત રીતે Clear પ્રાપ્ત કરવા માંગો છો એટલે કે જો B પર કંઈક છે તો પછી તમે તેને અનસ્ટેક કરવા માંગો છો અથવા તમે કહી શકો A ને x પર સ્ટેક કરો પાર્શિઅલી સ્પેસિફાઇડ એક્શન્સ ને મંજૂરી આપી શકાય છે પછી એક ઓર્ડરિંગ રિલેશન છે જે મૂળભૂત રીતે કહે છે કે એક્શન B પહેલાં એક્શન A થાય છે આપણે અત્યાર સુધી જે પ્લાનિંગ કરી રહ્યા છીએ તેમાં ક્રમ અવ્યક્ત હતો જયારે હવે ક્રમ ને આપણે વ્યક્ત કરીશું આપણે અત્યાર સુધી જે પ્લાનિંગ કરી રહ્યા છીએ તે સ્ટેટ સ્પેસ પ્લાનિંગ તરીકે જોઇ શકાય છે અને તેથી જો તમને સ્ટેટ સ્પેસ પ્લાનિંગ યાદ હોય તો તમે એક્શન્સની પસંદગી અને પ્લેસમેન્ટ ને સંયોજિત કર્યું છે અલબત્ત આ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ અને બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ માટે વધુ સાચું છે અને ગોલ સ્ટેક પ્લાનિંગ માટે થોડુંક સાચું છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ આ છે અહીં S છે હું a1 ની મદદ થી S' પર જાઉં છું અને પછી હું a2 પસંદ કરું છું અને હું S" પર જઈશ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગમાં એક્શન્સ ની પસંદગી કરવાનું અને પ્લાનમાં એક્શન્સ ને જગ્યા એ રાખવાનું બંને કાર્ય એક સાથે કરવામાં આવે છે તે એકદમ નજીકથી જોડાયેલા છે તમે એક્શન ને પસંદ કરવા અને શેડયુલિંગ કરવાના તથ્ય વચ્ચે તફાવત કરી શકતા નથી કારણ કે એક્શન શોધવાની પ્રક્રિયા પ્રથમ એક્શન શોધે છે પછી બીજી એક્શન પછી ત્રીજી એક્શન આ રીતે બંને વસ્તુઓ એક સાથે જાય છે તેવી જ રીતે બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ માં પણ તમે છેલ્લી એક્શન પસંદ કરી રહ્યા છો પછી પાછળ થી બીજી એક્શન પછી પાછળ થી ત્રીજી એક્શન અને તેથી વધુ નોન લિનીઅર પ્લાનિંગ અથવા પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગમાં આપણે આ બંને વસ્તુઓ અલગથી કરીએ છીએ આપણે પ્લાનના ભાગ રૂપે એક્શન જરૂરી છે તે હકીકત જોઈ શકીએ છીએ પરંતુ એક્શન ક્યાં હોવી જોઈએ તે આપણે કહીશું નહીં ઉદાહરણ તરીકે જો તમે અહીંથી મંડી સુધીની મુસાફરી પ્લાન કરી રહ્યા છો તો પછી તમે કહી શકો છો ઠીક છે પ્લાન ના જરૂરી ભાગ રૂપે કોઈક રીતે આપણે ચેન્નાઈ સ્ટેશનથી દિલ્હી સ્ટેશન જવાનું છે ધારો કે તમે ટ્રેન દ્વારા જઇ રહ્યા છો તમે નિર્ણય કર્યો છે કે એક્શન શું છે પરંતુ તમે જણાવ્યું નથી કે તે એક્શન તમારા પ્લાનમાં ક્યારે થશે તમે કહો કે મારા પ્લાનમાં ક્યાંક ચેન્નઈથી દિલ્હી સુધીની ટ્રેન પકડવાની આ એક્શન હોવી જ જોઇએ આ પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગ અથવા પ્લાન સ્પેસ પ્લાનિંગ અથવા લીસ્ટ કમિટમેન્ટ પ્લાનિંગ ની ખાસિયત છે તમે કહ્યું છે કે મારે ચેન્નાઈથી દિલ્હી જવા માટે કોઈ ટ્રેન લેવાની જરૂર છે પરંતુ ક્યા તબક્કે તે મેં કહ્યું નથી કારણ કે આખરે મારી એક્શન્સ એ એક્શન્સનો ક્રમ હશે કોઈ સમયે હું આ ટ્રેન માં મુસાફરી કરીશ તેવી જ રીતે બીજી એક્શન કદાચ ટ્રેનની ટિકિટ બુક કરાવવાની હોઈ શકે ધારો કે આપણને હંમેશા ટિકિટ મળે જ છે હું મુસાફરી પહેલાં કોઈપણ સમયે ટિકિટ બુક કરી શકું છું પરંતુ હંમેશાં એવું નથી હોતું સ્ટેટ સ્પેસ પ્લાનિંગ માં તમારે એક્શન ની પસંદગી અને એક્શન નું શેડયુલિંગ બંને સાથે કરવું પડે કારણ કે તમે સ્ટેટ્સ સાથે કામ કરો છો પરંતુ પ્લાન સ્પેસ પ્લાનિંગ માં આપણે પાર્શિઅલ પ્લાન્સની કલ્પના સાથે કામ કરી રહ્યા છીએ અને આપણે કહી શકીએ કે આ બંને બાબતો એકબીજા પર આધારિત નથી અલબત્ત આખરે આપણે એક્શન્સ પર ચોક્કસ ક્રમ લાદવો પડશે પરંતુ જ્યારે આપણે પ્લાન્સની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે કહીએ છીએ કે આ પ્લાનમાંની એક્શન્સ છે કેટલીક એક્શન્સ નો ચોક્કસ ક્રમ હોઈ શકે છે જેને તમે ઓર્ડરિંગ રિલેશન માં જણાવશો ઉદાહરણ તરીકે B પહેલાં A થાય છે પછી કૉઝલ રિલેશન છે તેને દર્શાવવા માટે હું અહીં C નો ઉપયોગ કરીશ પછી આપણી પાસે બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સ નો સેટ છે તેનો અર્થ શું છે હું કહી શકું છું કે કોઈક સમયે એક્શન StackAx તે મારા પ્લાનનો એક ભાગ છે હું x વેરિએબલ તરીકે વાપરીશ હું એમ પણ કહી શકું છું કે આ એક્શન કંઇક પહેલાં આવે છે અને આના પછી પણ કંઈક થાય છે પણ અમુક સમયે હું કહી શકું છું કે અહીં x એટલે B જો હું આ વધારાની માહિતીને ઉમેરું છું તો પછી મેં પ્લાનમાં કંઈક વધુ ઉમેર્યું છે જે કહે છે કે આ એક્શન છે StackAB અથવા હું કહી શકું છું કે x એ B બરાબર નથી હું કોઈપણ પ્રકારનાં બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સને વેરિએબલ પર ઉમેરી શકું અથવા હું એમ કહી શકું કે x એ બ્લોક ડોમેન માં નો કોઈ સેટ છે જેમ કે બ્લુ બ્લોક્સ નો સેટ હું આ બધી વસ્તુઓ કરી શક્યો હું વધારા ના કન્સ્ટ્રેઇન્ટ્સ ઉમેરી શકું જે તમને જણાવશે કે વેરિએબલ્સ કેવી રીતે બંધાયેલા છે અહીં આપણે કૉઝલ લિંક્સ વિશે વાત કરી રહ્યા છીએ આ એક ટ્રિપલ છે જ્યાં તમારી પાસે એક્શન a છે તમારી પાસે એક પ્રેડિકેટ P છે અને તમારી પાસે એક્શન b છે એક્શન a એક પ્રેડિકેટ P ઉત્પન્ન કરે છે અને એક્શન b એ પ્રેડિકેટ P નો વપરાશ કરે છે ઉદાહરણ તરીકે પ્રેડિકેટ P એ Holding હોઈ શકે છે કઈ એક્શન દ્વારા Holding મેળવી શકાય છે ઉદાહરણ તરીકે UnstackAy Holding પછી કરી શકાય એવી એક એક્શન છે PutDown આ ત્રિપલનું નિર્માણ કરે છે અને આપણે આને બે એક્શન્સ a અને b વચ્ચેની લિંક તરીકે જોઈ શકીએ છીએ આ કિસ્સામાં A ને અનસ્ટેક કરો અને નીચે મૂકો અનસ્ટેક એક્શન એક પ્રેડિકેટ પ્રદાન કરે છે અથવા કોઈ પ્રેડિકેટ પેદા કરે છે જેમ કે Holding કારણ કે તે અસર છે તો પ્રેડિકેટ P એ a ની ઈફેક્ટ્સ માં થી એક છે અને b ની પ્રિકન્ડિશન્સ નો પણ ભાગ છે જો તમે આની જેમ કોઈ પ્રેડિકેટ વ્યક્ત કર્યો હોય આ બધા સેટ્સ છે એક્શન્સના સેટ ઓર્ડરિંગ લિંક્સ નો સેટ કૉઝલ લિંક્સનો સેટ અને બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સનો સેટ છે અને પાર્શિઅલ પ્લાન ને પોર્ટેબલ દ્વારા રજૂ કરી શકાય છે અહીં ત્રિપલ a P b છે તેનો અર્થ છે એક્શન a દ્વારા એક પ્રેડિકેટ P ઉત્પન્ન થાય છે અને તે b દ્વારા તેનો ઉપયોગ થાય છે જયારે હું આ કૉઝલ લિંક ઉમેરું છું મારે એક એક્શન પણ ઉમેરવી જોઇએ કે જે bપહેલાં થતી હોય કાં તો તે જાતે થાય છે અથવા તમારે તે અલગ થી કરવી જોઈએ આ એક પાર્શિઅલ પ્લાનની રચના છે જેમ કે તમે અહીં પાર્શિઅલ પ્લાન સ્ટ્રક્ચર માં જોઈ શકો છો હું અમુક વસ્તુ સ્પષ્ટ કરી શકું છું હું અમુક વસ્તુઓનો ઉલ્લેખ કરી શકતો નથી ધારો કે આપણી પાસે છ એક્શન્સ છે તેમાંથી થોડી વચ્ચે ઓર્ડરિંગ રિલેશન્સ તેમાંના થોડા વચ્ચે કૉઝલ લિંક્સ અને તેમાંથી કેટલાક માટે બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સ હોઈ શકે છે આ લીસ્ટ કમિટમેન્ટ પ્લાનિંગ ની કલ્પનાને ધ્યાનમાં રાખીને છે આપણે પ્લાનમાં ફક્ત એટલું જ ઉમેરીશું જે સબ પ્રોબ્લેમ ને હલ કરવા માટે જરૂરી છે જો તમે ગોલ સ્ટેક પ્લાનિંગમાં સસ્મેન એનોમલી Sussmans anomaly પર ધ્યાન આપો તો તમે પહેલા એક સબ ગોલ અને પછી બીજા સબ ગોલને હલ કરવા માટે પ્રતિબદ્ધ છો અને તે પછી તમે તેમને તે રીતે ક્રમબદ્ધ કરશો આપણે જરૂરી હોય ત્યારે જ કન્સ્ટ્રેંટ ઉમેરવાનો પ્રયત્ન કરીશું તે અર્થમાં આ લીસ્ટ કમિટમેન્ટ પ્લાનિંગ છે પ્લાન સ્પેસ પ્લાનિંગ વિશે થોડું જોઈએ હવે આપણે સ્ટેટ્સ સાથે કામ નહીં કરીએ આપણે ઈનિશીઅલ પ્લાન થી શરૂઆત કરીશું અને તેમાંથી નવા પ્લાન્સ મેળવવા માટે આપણે રિફાઇનમેન્ટ લાગુ કરીશું સર્ચ સ્પેસમાં ફક્ત પાર્શિઅલ પ્લાન્સ હોય છે અને પાર્શિઅલ પ્લાન્સ નું પોર્ટેબલ દ્વારા વર્ણન કરવામાં આવે છે આપણે પાર્શિઅલ પ્લાન તરફ ધ્યાન આપતા રિફાઇનમેન્ટ સ્ટેપ પસંદ કરીશું અહીં એક કરતા વધુ રિફાઇનમેન્ટ સ્ટેપ હોઈ શકે છે નવા પાર્શિઅલ પ્લાન ને પસંદ કરો અને આ વારંવાર કરો રિફાઇનમેન્ટ સ્ટેપ પસંદ કરો નવા પ્લાન સાથે આગળ આવો અહીં એક પ્રશ્ન થઇ શકે કે આ ક્યારે સમાપ્ત થશે હવે એક વસ્તુ કે જેના વિષે હું વિચારવા માંગું છું મારી પાસે એક નાનું સ્ટેટ સ્પેસ હોય ધારો કે મારી પાસે આ ત્રણ બ્લોક્સ છે A B અને C તમે C બ્લોક ને અમુક રીતે જ ગોઠવી શકો છો અહીં સ્ટેટ્સ મર્યાદિત છે પરંતુ આવા ડોમેન માટે પણ શક્ય પ્લાન્સ નો સેટ a∞ છે હું ઇચ્છું છું કે તમે તેના વિશે થોડુંક વિચારો હવે ઈનિશીઅલ પ્લાન શું છે ઈનિશીઅલ પ્લાનને આપણે π0 કહીશું આપણી પાસે હંમેશાં ઈનિશીઅલ પ્લાન રહેશે અને ઈનિશીઅલ પ્લાનમાં બે એક્શન્સ છે a0 અને a∞ તેમાં એક ઓર્ડરિંગ કન્સ્ટ્રેંટ છે કે a0 તે a∞ પહેલાં થાય છે આ હંમેશાં આપણો ઈનિશીઅલ પ્લાન રહેશે ધ્યાનમાં રાખો કે આ પ્લાનિંગ અલ્ગોરિધમ માટે સ્ટેટ્સ અસ્તિત્વમાં નથી આપણે ફક્ત પ્લાન્સ અથવા પાર્શિઅલ પ્લાન્સને જોઈ રહ્યા છીએ હવે આપણે જે ઑબ્જેક્ટ્સ સાથે કામ કરી રહ્યા છીએ તે ફક્ત પ્લાન્સ છે અલબત્ત એક સવાલ હશે કે આપણે ક્યારે સમાપ્ત કરીએ કારણ કે આપણે હવે સ્ટેટ પર ગોલ ટેસ્ટ ફંકશન લાગુ કરી શકતા નથી કારણ કે અહીં સ્ટેટ નથી આપણી પાસે ફક્ત પ્લાન્સ હશે હવે આ એક્શન્સ શું છે a0 ની કોઈ પ્રિકન્ડિશન્સ નથી હું અહીં આ નોટેશન નો ઉપયોગ કરું છું અલબત્ત દરેક પ્લાનિંગ પ્રોબ્લેમ માં જુદી જુદી a0 એક્શન હશે અને a0 એક્શન ફક્ત સ્ટાર્ટ સ્ટેટ ની ઇફેક્ટ ઉત્પન્ન કરે છે આ મૂળભૂત રીતે પ્રેડિકેટ્સ નો સેટ છે ઉદાહરણ તરીકે સસ્મેન એનોમલી આ C A B છે આ સ્ટાર્ટ સ્ટેટ છે આપણી પાસે એક્શન છે તેની પ્રિકન્ડિશનસ એમ્પ્ટી સેટ છે તેની ઇફેક્ટ્સ આ પ્રમાણે છે OnCA OnTable OnTable Clear Clear અને AE આ a0 એક્શન છે તમે દર વખતે જોઈ શકો છો જયારે તમે પ્લાનિંગ પ્રોબ્લેમને વ્યાખ્યાયિત કરો છો પ્લાનિંગ પ્રોબ્લેમ શું છે પ્લાનિંગ પ્રોબ્લેમ એ આપેલ એક્શન્સનો સેટ છે જો તમે સ્ટેટ સ્પેસ પ્રોજેક્ટ જોઈ રહ્યા છો તો પછી પ્રારંભિક સ્થિતિમાં સ્ટેટનો સેટ અને ગોલ સ્ટેટ અને એક્શનનો સેટ જેનો ઉપયોગ તમે ચાલને પેદા કરવા માટે કરી શકો છો હવે આપણે કહ્યું છે કે આપણે બધા સ્ટેટ્સની કલ્પનાને દૂર કરી રહ્યા છીએ સ્ટાર્ટ સ્ટેટને બદલે આપણી પાસે સ્ટાર્ટ એક્શન છે અને સ્ટાર્ટ એક્શન તે એક એક્શન છે જેની ઈફેક્ટ્સ આ પ્રિકન્ડિશન છે આ સ્ટાર્ટ સ્પેસ આગાહી કરે છે અને જો આપણો ગોલ છે કે C પર B હોય અને B પર A હોય તો a∞ એક એક્શન છે જેની કોઈ ઈફેક્ટ નથી પણ તેની પ્રિકન્ડિશન હું પ્રાપ્ત કરવા માંગું છું OnAB અને OnBC આ a∞ છે પાર્શિઅલ પ્લાન્સ ની સર્ચ સ્પેસ માં આ મારું સ્ટાર્ટ નોડ છે આ એક પાર્શિઅલ પ્લાન છે જેમાં બે એક્શન્સ છે એક એક્શન જે સ્ટાર્ટ સ્ટેટનું નિર્માણ કરે છે અન્ય એક્શન જે ગોલ સ્ટેટનો ઉપયોગ કરે છે મેં ફક્ત એટલું જ સ્પષ્ટ કર્યું છે કે ગોલ સ્ટેજ પહેલા સ્ટાર્ટ સ્ટેજ થાય છે ગોલ એક્શન પહેલાં સ્ટાર્ટ એક્શન થાય છે અથવા a∞ પહેલાં a0 થાય છે જો તમે હવે યાદ કરવાનો પ્રયાસ કરો જ્યારે આપણે TSP ની વાત કરીએ આપણે પાર્શિઅલ રીતે ઉલ્લેખિત કરીએ છીએ જેમ કે આપણી પાસે એક જ ઍડ્જ સ્પષ્ટ છે ચેન્નઈથી બેંગ્લોર પછી આપણે કહીએ છીએ કે બાકીનું બધું કંઈપણ હોઈ શકે તે સોલ્યૂશન્સનો સેટ હતો તેવી જ રીતે આ પાર્શિઅલ પ્લાન π0 એ પ્લાન્સ ના સમૂહ તરીકે જોઇ શકાય છે જેમાં આ પ્રથમ એક્શન છે અને તે છેલ્લી એક્શન છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ પ્રકારનાં જોડાણો બનાવવાની જરૂર છે તેની વચ્ચે આપણે કોઈક રીતે કનેક્શન બનાવવું પડશે તેના માટે કેટલીક એક્શન્સની જરૂર પડશે આ કંઈક બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ જેવું છે એક્શન StackAB ની ઈફેક્ટ onAB હશે તેને હું આની સાથે લિંક કરીશ મેં મારા પ્લાનમાં હવે એક વધુ એક્શન સ્પષ્ટ કરી છે કે મારી પાસે એક્શન StackAB હોવી જ જોઈએ અને આને સ્પષ્ટ કરવા સાથે હું કેટલીક વધુ બાબતોનો ઉલ્લેખ કરવા જઇ રહ્યો છું ઉદાહરણ તરીકે હું એમ કહીશ કે StackAB અને a∞ વચ્ચે કૉઝલ લિંક છે અને StackAB આ પ્રેડિકેટ પેદા કરે છે a∞ દ્વારા તેનો ઉપયોગ થાય છે મારે કૉઝલ લિંક સ્થાપિત કરવી જ જોઇએ અને પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગ માં આપણે એક વસ્તુ કરવા માંગીએ છીએ તે છે કૉઝલ લિંક્સ ઉમેરવા અને તે જોવાનું કે તેઓ પછી ડિસ્ટર્બ થતા નથી વિવિધ લોકોએ તે માટે વિવિધ અભિગમો અજમાવ્યા છે આ કૉઝલ લિંક્સ છે તો ચાલો કહીએ કે તમે A ને અનસ્ટેક કરો અહીં કોઈ બીજા પ્લાનિંગ પ્રોબ્લેમમાં ધારો કે UnstackAB પછી તમે Holding જનરેટ કરવા માંગો છો અને તમે તેને Putdown સાથે લિંક કરવા માંગો છો મને એક અલગ એક્શન પસંદ કરવા દો જેમ કે StackAC હું કૉઝલ લિંક્સના આ વિક્ષેપ દ્વારા શું કહેવા માંગું છું તે સમજાવવા માંગું છું તો હું અહીં શું કરું છું મારી પાસે એક એક્શન UnstackAB છે તે Holding ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ StackAC દ્વારા થાય છે તમે વેરિએબલ x અથવા તેવું કંઈક વાપરી શકો છો આ તીર એક કૉઝલ લિંક દર્શાવે છે અને આપણે ધારીએ છીએ કે જ્યાં પણ કૉઝલ લિંક જાય છે અને ઓર્ડરિંગ લિંક અનુસરે છે એટલે કે આ પહેલા આ થાય છે તે તેને કેપ્ચર કરે છે હવે આ પ્લાન પાર્શિઅલ પ્લાન છે હવે માની લો કે મારા પ્લાનમાં મારી પાસે બીજી કેટલીક એક્શન્સ છે જે કહે છે કે StackDY તો ચાલો હું આ ઉદાહરણ ને થોડું બદલીશ ધારો કે આ Holding ઉત્પન્ન કરે છે પરંતુ તે Clear પણ ઉત્પન્ન કરે છે અને પછી હું એમ કહીશ કે StackXB આ એક હકીકતને પણ સમજાવે છે કે જ્યારે હું બે એક્શન્સનો વિચાર કરું છું ત્યારે તેઓએ કન્ટીગ્યુઓસ રહેવું જરૂરી નથી હું એમ નથી કહી રહ્યો કે આ પછી આ એક્શન તરત જ થાય છે હું કહું છું કે આ પછી કોઈક સમયે આવું થાય છે પરંતુ એક્શન UnstackAB દ્વારા Clear ઉત્પન્ન થાય છે અને એક્શન StackxB માટે મારે Clear એક્શનનો ઉપયોગ કરવો પડશે કારણ કે હું B પર ત્યારે જ કંઇક મૂકી શકું જો Clear હોય હું એ હકીકત પર ભાર મૂકવા માંગું છું કે તેઓ કન્ટીગ્યુઓસ નથી આખરે તમે એક લિનીઅર પ્લાન બનાવો છો કારણ કે તે વન આર્મ રોબોટ છે અને તે ફક્ત લિનીઅર ફેશનમાં જ કામ કરી શકે છે તો ચાલો આપણે કહીએ કે આ પાંચમી એક્શન છે અને આ બારમી એક્શન છે હું તે વિશે કંઇ કહી રહ્યો નથી હું ફક્ત એટલું જ કહું છું કે આ એક્શનથી આ એક્શનની કૉઝલ લિંક છે જેનો અર્થ છે કે તે કંઈક ઉત્પન્ન કરે છે અને આ તેનો ઉપયોગ કરે છે અને ત્યાં એક ઓર્ડરિંગ લિંક છે જે કહે છે કે આ બન્યું હતું અને તે પછી જ આ બન્યું હશે અને હવે પાર્શિઅલ પ્લાનમાં ત્યાં એક એક્શન StackDy છે જે કહે છે કે તમે આ ઓબ્જેક્ટ D ને કોઈક વેરિએબલ y પર સ્ટેક કરો છો ચાલો માની લઈએ કે આ પાંચમી એક્શન છે અને આ બારમી એક્શન છે જો આ વચ્ચે સાતમી એક્શન હોય અને y એટલે B બની જાય તો શું થશે યાદ રાખો કે આપણે આ બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સ કરી શકીએ છીએ કેટલાક કારણોસર ક્યારેક હું કહી શકું છું કે D ને B પર સ્ટેક કરો ત્યાં એક ખતરો છે કે આ કૉઝલ લિંક જેમાં મને રુચિ છે તે આ એક્શન દ્વારા ખોરવાઈ જશે પ્લાન બનાવવાની પ્રક્રિયા માં કોઈક રીતે આને ધ્યાનમાં લેવું જોઈએ અને તેના વિશે કંઈક કરવાનો પ્રયાસ કરવો જોઈએ કેટલીક જૂની પ્લાનિંગ અલ્ગોરિથમ્સ માં ની એક છે TWEAK જે સૌ પ્રથમ નોન લિનીઅર પ્લાનિંગ એલ્ગોરિધમ્સ માં ની એક છે આ ઑસ્ટિન ટેટ નામના વ્યક્તિએ લખ્યું છે આના વિશે તમને વેબ પર થોડી માહિતી મળશે તેઓ ક્લોબરિંગ શબ્દનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ આધુનિક પ્લાનિંગ માટે લોકો કરતા નથી અને તેઓ ડિક્લોબરિંગ શબ્દનો પણ ઉપયોગ કરે છે મારા કોઈ પરિચિત દ્વારા મને જાણ થઈ છે કે ઑસ્ટિન ટેટ પાસે પ્લાનિંગ પર એક ઓનલાઇન અભ્યાસક્રમ છે મને ખાતરી છે કે જો તમે આ ઓનલાઇન અભ્યાસક્રમ માટે સર્ચ કરો છો તો તમે TWEAK અને આ પ્રક્રિયા વિશે ઘણું જાણશો તો ક્લોબરિંગ નો મતલબ શું છે મારો મતલબ કે હું કૉઝલ લિંકને ક્લોબર કરી રહ્યો છું આ એક્શન આ કૉઝલ લિંક ને ક્લોબર કરી શકે છે અને જો એક એક્શન તેને ક્લોબર કરે છે તો બીજી એક્શન તેને ડિક્લોબર કરી શકે છે જેમ કે અહીં છે StackB D પરંતુ થોડા સમય પછી હું D ને y પર થી અનસ્ટેક કરી શકું કારણ કે અંતે આપણે B ને y પર સ્ટેક કરવું છે હું ફક્ત તમને પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગની પ્રકૃતિનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કે તમે એક્શન્સને પાર્શિઅલ પ્લાનમાં ઉમેરતા રહો છો કારણ કે કોઈક રીતે તે એક્શન્સ જરૂરી છે ઉદાહરણ તરીકે તમારે ચેન્નઈથી દિલ્હી જવા માટે કોઈ ટ્રેન લેવી પડશે અને પછી તમે વધુ એક્શન્સ ઉમેરતા જાઓ જ્યારે તમે વધુ એક્શન્સ ઉમેરશો ત્યારે તમારે આ પ્રકારની વસ્તુઓ વિશે કાળજી લેવી પડશે તે કૉઝલ લિંક્સ વિક્ષેપિત થતી નથી પછી જ્યારે આપણે ઓર્ડરિંગ લિંક્સની વાત કરીએ એક કન્સિસ્ટન્સી વિશે વાત કરવાની છે ઓર્ડરિંગ લિંક્સ કન્સિસ્ટન્ટ હોવી જોઈએ આનો અર્થ શું છે તમે કહી શકતા નથી કે B પહેલા A થાય છે C પહેલા B થાય છે અને A પહેલા C થાય છે કારણ કે પછી તમારી પાસે એક ચક્ર છે અને પછી તે કન્સિસ્ટન્ટ નથી આપણે કઈ પ્લાનિંગ અલ્ગોરિધમ વિશે વાત કરી રહ્યા છીએ આપણે રિફાઇનમેન્ટ સ્ટેપ્સ ના સેટ વિશે વાત કરી રહ્યા છીએ અને તે ચાર પ્રકારના હોય છે સમૂહમાં એક એક્શન ઉમેરો ઓર્ડરિંગ લિંક્સના આ સમૂહમાં ઓર્ડરિંગ લિંક ઉમેરો કૉઝલ લિંક ઉમેરો જ્યારે પણ તમે આ ઉમેરો ત્યારે તમારે અહીં એક કન્સ્ટ્રેન્ટ ઉમેરવો પડશે આપણે પાર્શિઅલ પ્લાનથી પ્રારંભ કરીશું આપણે આ પાર્શિઅલ પ્લાન સાથે હંમેશાં એક એક્શન a0 થી પ્રારંભ કરીશું જે સ્ટાર્ટ સ્ટેટ પેદા કરે છે જેમ કે અહીં બતાવવામાં આવ્યું છે અને એક એક્શન a∞ જે ગોલ સ્ટેટનો ઉપયોગ કરે છે અને પછી આપણે વધુ અને વધુ સામગ્રી ભરવા માંગીએ છીએ આપણે કેવી રીતે કરી શકીએ આપણી પાસે રિફાઇનમેન્ટ સ્ટેપ્સ ની શ્રેણી છે રિફાઇનમેન્ટ સ્ટેપ્સ શું કરે છે તેઓ એક્શન ઉમેરી શકે છે ઉદાહરણ તરીકે મેં અહીં કહ્યું છે કે તમારે આ એક્શન stackAB ઉમેરવી જ જોઈએ પછી મારે આ અને a∞ વચ્ચેની કૉઝલ લિંક ઉમેરવી છે અને આ અને a∞ વચ્ચે ઓર્ડરિંગ લિંક ઉમેરવી છે હું આમાંથી કોઈ પણ રિફાઇનમેન્ટ ઓપરેટર્સ ને પસંદ કરી શકું અને અહીં જ સર્ચ અમલમાં આવશે મારે પ્લાનને વધુને વધુ સુધારવાની જરૂર છે જેનો અર્થ છે કે પ્લાનને વધુને વધુ સ્પષ્ટ કરો શરૂઆતમાં જ્યારે મારી પાસે માત્ર a0 અને a∞ છે ત્યારે મારી પાસે આ માં બંધ બેસતા અસંખ્ય પ્લાન્સ હોઈ શકે છે અને પરંતુ તે પણ એક સોલ્યુશન હશે તો સોલ્યુશન શું છે આપણે ક્યારે સમાપ્ત કરીએ એક રસ્તો એ છે કે જો તમે નક્કી કરવા માંગતા હો કે કોઈ પાર્શિઅલ પ્લાન એ કોઈ સોલ્યુશન છે કે નહીં તો પછી તમે તેને સ્ટેટ સ્પેસના દ્રષ્ટિકોણથી જોઈ શકો છો જેનો અર્થ છે કે તમે તેને સંપૂર્ણપણે સ્પષ્ટ કરો છો તેનો અર્થ એ કે પ્લાનમાં કોઈ વેરિએબલ્સ નથી બધાં વેરિએબલ્સને ઇન્સ્ટેન્શિયેટ કરો લિનીઅર ઓર્ડર ઉત્પન્ન કરો અથવા બીજા શબ્દોમાં ટોપોલોજીકલ સોર્ટ કરો પાર્શિઅલ ઓર્ડર આપવામાં આવે છે તો તમે હંમેશા તેને કન્સિસ્ટન્ટ લિનીઅર ઓર્ડર માં કન્વર્ટ કરી શકો છો અને તે પ્રક્રિયા ટોપોલોજીકલ સોર્ટિંગ કહેવાય છે π નો ટોપોલોજીકલ સોર્ટ મને π' આપશે પછી હું સ્ટાર્ટ સ્ટેટથી પ્રગતિની જૂની પદ્ધતિનો ઉપયોગ કરીશ એક્શન્સ એક પછી એક લાગુ કરીશ કારણ કે હવે મારી પાસે એક્શન્સનો ક્રમ છે હું પહેલી એક્શન લાગુ કરીશ પછી બીજી એક્શન પછી ત્રીજી એક્શન અને તેથી વધુ અને હું તપાસીશ કે છેલ્લું સ્ટેટ જે મને મળે છે તે ગોલ સ્ટેટ છે કે નહીં અલબત્ત મુસાફરી એ ટોપોલોજિકલ પ્રકાર પ્રમાણે ઘણી હોઈ શકે છે શું હું એક પ્રકારની તપાસ કરું છું અથવા શું હું બધા માટે કરું છું જો તમે આ જૂતા પહેરવાની પ્રોબ્લેમ પર પાછા જાઓ છો તમે પહેલા બંને મોજાં અને પછી બે બૂટ પહેરી શકો બંને મોજાં કોઈપણ ક્રમમાં પહેરી શકે અને પછી કોઈપણ ક્રમમાં બે પગરખાં પહેરી શકે તમે પહેલા ડાબું મોજું પહેરી શકો પછી ડાબું બૂટ પછી જમણું મોજું અને જમણું બૂટ પાર્શિઅલ પ્લાનની જેની આપણે વાત કરી હતી પરંતુ આપણે દોર્યા નથી તે માન્ય પ્લાન્સ છે તે બૂટ પહેરવાની માન્ય રીતો છે મારે તે બધાં પ્લાન જોવાના અને પછી તે કરવાની જરૂર છે તે ખૂબ પીડાદાયક હશે તેના બદલે પાર્શિઅલ પ્લાનિંગ સમુદાય એક સોલ્યુશન પ્લાન માટે એક અલગ ટેસ્ટ લઈને આવ્યો છે પછી આપણે કહી શકીએ કે પ્લાનિંગમાં પણ કોઈ ખામી નથી અલબત્ત આપણે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આનો અર્થ શું છે આપણને કોઈ પાર્શિઅલ પ્લાન જોઈ અને તે કોઈ સોલ્યુશન પ્લાન છે કે નહીં તેમાં રુચિ છે તે સોલ્યુશન છે કે નહીં અને સ્પષ્ટ રીતે જો આ કોઈ સોલ્યુશન હોત તો હું એક્શન્સનો કોઈપણ ક્રમ લઈ શકું છું અને તે કોઈ કન્સિસ્ટન્ટ ક્રમ છે જો પાર્શિઅલ પ્લાનમાં ઓર્ડરિંગ રિલેશનશિપ છે અને તે લિનીઅર પ્લાન માં પણ શામિલ છે તેને ટોપોલોજીકલ સોર્ટ કહે છે હું કોઈપણ ટોપોલોજીકલ સોર્ટ લઇ શકું છું અને તે એક માન્ય પ્લાન હશે પરંતુ હું ખરેખર લિનીઅર ઓર્ડર બનાવવાની અને પરીક્ષણ કરવાની આ પ્રક્રિયા કરવા માંગતો નથી મારે ફક્ત પાર્શિઅલ પ્લાન જોઈ ને આ નિરીક્ષણ કરવું છે તેમાં કોઈ ભૂલો હોવી જોઈએ નહીં ત્યાં બે પ્રકારની ભૂલો હોઈ શકે છે એક ને ઓપન ગોલ્સ કહેવામાં આવે છે ઓપન ગોલ્સ નો મતલબ કોઈ કૉઝલ લિંક્સ નથી તમે આ પાર્શિઅલ પ્લાન જુઓ તમારે બોર્ડ પરની આ સામગ્રીમાંથી કોઈક તારણ કાઢવાનું છે મારી પાસે એક એક્શન a0 છે હું અહીં સસ્મેન એનોમલી સંબંધિત પ્રોબ્લેમ્સ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું મારી પાસે એક એક્શન છે આ મારી પ્રારંભિક સ્થિતિ છે અને a0 આ પ્રારંભિક સ્થિતિનું નિર્માણ કરે છે મારી પાસે એક એક્શન a∞ છે જેમાં આ બે પ્રિકન્ડિશન્સ છે તેમાંથી એકની કૉઝલ લિંક છે StackAB પરંતુ આને બદલે અહીં વધુ કૉઝલ લિંક્સ અથવા વધુ પ્રિકન્ડિશન્સ છે અહીં Holding ટ્રુ હશે તેથી Clear પણ ટ્રુ જ હોવું જોઈએ જો હું ત્રણ વસ્તુઓ નો આ પાર્શિઅલ પ્લાન જોઉં છું a0 StackAB અને a∞ મારી પાસે ત્રણ ઓપન ગોલ્સ અથવા ત્રણ અનસેટિસ્ફાઈડ ગોલ્સ છે એક Clear છે બીજું Holding છે અને ત્રીજું OnBC છે જો પાર્શિઅલ પ્લાનમાં એક પણ ઓપન ગોલ છે જેનો અર્થ છે કે મારી પાસે અનસેટિસ્ફાઈડ ગોલ છે અથવા મારી પાસે એવો ગોલ છે જેની કૉઝલ લિંક નથી તો મારા પ્લાનમાં ત્યાં ખામી છે સોલ્યુશન પ્લાનમાં ઓપન ગોલ્સ ન હોવા જોઈએ જો તેમાં કોઈ ઓપન ગોલ્સ નથી તો જ તે સોલ્યુશન પ્લાન હોઈ શકે છે બીજી પ્રકારની ભૂલોને થ્રેટ અથવા જોખમ કહેવામાં આવે છે અને આપણે અહીં જે જોયું તે એક થ્રેટ હતું થ્રેટ શું છે કૉઝલ લિંક્સમાં એક્શન્સથી થ્રેટ હોઈ શકે છે આ પરિસ્થિતિ ક્યારે જોખમી છે તેમાં ત્રણ કન્ડિશન્સ સેટિસ્ફાય થવી જ જોઈએ હું આજે ફક્ત તેમનો ઉલ્લેખ જ કરીશ અને હવે પછીના વર્ગમાં આપણે તેને વિગતવાર જોઈશું પહેલી વાત એ છે કે કૉઝલ લિંક જેને સપોર્ટ કરે છે તેવા આ પ્રેડિકેટ ને કોઈક રીતે પૂર્વવત્ કરવું છે યાદ રાખો કે દરેક કૉઝલ લિંકમાં એક દ્વારા ઉત્પન્ન થયેલું અને બીજા દ્વારા ઉપયોગ માં લીધેલ હોય તેવું એક પ્રેડિકેટ હોય છે જો કોઈક બીજી એક્શન Clear ઉત્પન્ન કરી શકે છે તો પછી તે ખતરો હોઈ શકે છે કેમ કારણ કે આ એક્શન B પર કંઈક સ્ટેક કરે છે તેના માટે Clear ની જરૂર છે અને આ એક્શન અહીં ક્લોબરિંગ કરી રહી છે તો આપણે આ દૃષ્ટિકોણને કેવી રીતે વ્યક્ત કરીએ આપણે આ કહીએ છીએ કે આપણે Clear ને એકીકૃત કરી શકતા નથી તેનો મતલબ છે આપણે આ વેરીએબલને આ મૂલ્ય સોંપી શકતા નથી જેનો અર્થ છે કે જો yB થઈ જાય તો પછી આ એક્શન થ્રેટ હોઈ શકે છે પરંતુ તે માત્ર એક કન્ડિશન છે ત્યાં વધુ બે કન્ડિશન્સ છે અન્ય બે કન્ડિશન્સ એ છે કે આ એક્શન આ એક્શન પછી અને આ એક્શન પહેલાં થાય છે જો આ ત્રણેય સ્થિતિઓ સાચી હોત તો તેનો અર્થ એ કે હું મારા પ્લાનમાં yB મૂકી શકું છું હું UnstackAB અને આની વચ્ચે ઓર્ડરિંગ લિંક ઉમેરી શકું છું જેનો અર્થ છે કે આ ઓર્ડરિંગ લિંક ઉમેરવા માટે તે કન્સિસ્ટન્ટ છે અને હું આની જેમ ઓર્ડરિંગ લિંક ઉમેરી શકું છું જેનો અર્થ છે કે આ એક્શન પહેલાં આ એક્શન થાય છે જો આ ત્રણેય બાબતો થાય છે તો આપણે કહીએ છીએ કે થ્રેટ સાચો થઈ રહ્યો છે તે હવે કોઈ માન્ય પ્લાન રહેશે નહીં કારણ કે એકવાર B પર D મૂક્યા પછી તમે x ને B પર મૂકી શકતા નથી એટલે પ્લાનમાં કંઈક ખોટું થયું છે પરંતુ આ ફક્ત પોટેન્શિયલ થ્રેટ છે તે પોટેન્શિયલ થ્રેટ છે કારણ કે આ પ્લાન પાર્શિઅલ પ્લાન છે મને ખબર નથી કે y માટે આ મૂલ્ય શું છે હું તેને B ની બરાબર ન હોવાની ફરજ પાડી શકું છું ઉદાહરણ તરીકે મેં કહ્યું કે તમે આવું કંઈક કરી શકો છો હું એમ કહી શકું છું કે તેને B પર સ્ટેક ન કરો પછી અલબત્ત મેં થ્રેટ ને દૂર કર્યો છે અથવા હું તેને આ એક્શન પહેલાં થવા માટે દબાણ કરી શકું છું તો પછી મેં આ પ્રકાર ના થ્રેટ ને ટાળ્યું છે અથવા હું કહી શકું છું કે આ એક્શન પછી આ એક્શન થાય આપણે ભૂલો દૂર કરવા માટે અલ્ગોરિધમ્સ જોશું પરંતુ આપણી પાસે હવે આ થ્રેટ ની માહિતી છે ચાલો આપણે કહીએ કે એક્શન c કૉઝલ લિંક apb માટે થ્રેટ છે જો તે કન્સિસ્ટન્ટ હોય તો તે ઘણાં બધાં p ઉત્પન્ન કરી શકે છે તે a પછી અને b પહેલાં થઈ શકે છે તો તે પોટેન્શિયલ થ્રેટ છે અને અલબત્ત તમે તે થ્રેટ નું સમાધાન કરો આપણે તે જોવું પડશે કે તે ત્રણ કન્ડિશન્સમાંથી કોઈ એક ન થવું જોઈએ આપણે કહીએ છીએ કે પાર્શિઅલ પ્લાન એ એક સોલ્યુશન પ્લાન છે જો તેમાં કોઈ ખામી ન હોય અને તેનો અર્થ એ કે તેના કોઈ ઓપન ગોલ્સ નથી ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ત્રણ ઓપન ગોલ્સ છે અને તેમાં કોઈ થ્રેટ હશે જ આ ઉદાહરણમાં મારી પાસે ફક્ત ત્રણ ઓપન ગોલ્સ છે હવે આગળ આપણે એ એક્શન લઈશું જે આ ત્રણ માં થી કોઈ એક ઉત્પન્ન કરશે અને આ એક સામાન્ય વાત છે કે એકવાર પ્લાનમાં ભૂલો આવે અને તે ખામી ઓપન ગોલ હોય કે થ્રેટ હોય કોઈ નિરાકરણ લાવવું જોઈએ જે કોઈક રીતે તે ભૂલ ની કાળજી લે છે પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગ અથવા પ્લાન સ્પેસ પ્લાનિંગ અથવા લીસ્ટ કમિટમેન્ટ પ્લાનિંગ અથવા નોન લિનીઅર પ્લાનિંગ માટેનું ઉચ્ચ સ્તરીય અલ્ગોરિધમનો પ્લાન a0 a∞ થી પ્રારંભ કરવો જોઈએ જે તમને જણાવે છે કે સ્ટાર્ટ સ્ટેટ શું છે અને ગોલ સ્ટેટ શું છે જ્યાં સુધી તેમાં કોઈ ખામી ન રહે ત્યાં સુધી તેને સુધારવાનું ચાલુ રાખો જયારે તમારી પાસે કોઈ ખામી ન હોય તો પણ તમારી પાસે પાર્શિઅલ ઓર્ડર હોવો જોઈએ તમે કંપ્લીટ ઓર્ડર નો ઉલ્લેખ કર્યો નથી જેમ કે આ બૂટ પહેરવાનું ઉદાહરણ પરંતુ તે હજી પણ એક પ્લાન હશે અને આનો અર્થ એ છે કે આપણે તે એક્શન્સનું કોઈપણ કન્સિસ્ટન્ટ લિનીઅરાઈઝેશન લઈએ છીએ અને તે એક્શન સ્ટેટ સ્પેસ ના પરિપ્રેક્ષ્યમાં એક માન્ય પ્લાન હશે આજે આપણે હમણાં જ સ્પષ્ટ કર્યું છે કે પાર્શિઅલ પ્લાન નો અર્થ શું છે આ એક્શન્સના સમૂહથી બનેલી આ ફોર ટ્યુપલ છે જે પૂર્ણ ન થઈ શકે તેવા ઓર્ડરિંગ લિંક્સના સેટને પાર્શિઅલ રૂપે ઇન્સ્ટેન્શિયેટ કરી શકે છે કૉઝલ લિંક્સનો સેટ જે કેટલીક એક્શન્સને અન્ય એક્શન્સ સાથે જોડી શકે છે અને બાઈન્ડીંગ કન્સ્ટ્રેઇન્ટ્સનો સેટ છે જે કહે છે કે કેટલાક વેરિએબલ્સ કોઈ મૂલ્યો લઈ શકે છે અથવા કોઈ મૂલ્યો લઈ શકતા નથી વગેરે અને આપણે સોલ્યુશન પ્લાન નો અર્થ વ્યાખ્યાયિત કર્યો છે કે તેમાં કોઈ ખામી ન હોવી જોઈએ કોઈ ઓપન ગોલ્સ અને કોઈ થ્રેટ ન હોવા જોઈએ અને તેમાં કોઈ ખામી ન હોય ત્યાં સુધી પાર્શિઅલ પ્લાનને સુધારવાનું છે આપણે આગામી વર્ગમાં આ અલ્ગોરિધમ વિશે જોઈશું આભાર